તેથી બેઝીક ખ્યાલ માટે ખાસ કરીને કરંટ વોલ્ટેજ અને સપ્લાય અને શોષેલો કરંટ સમજવો જોઈએ બરાબર તેથી હવે બેઝીક લો પર આવો તેથી સામાન્ય રીતે ઈલેક્ટ્રીકલ સર્કિટ એનાલીસીસ માં ઈલેક્ટ્રીકલ સર્કિટમાં કરંટ વોલ્ટેજ જેવા ખ્યાલનો પ્રકરણ 1 માં અભ્યાસ કરવામાં આવ્યો છે આપેલ સર્કિટમાં હોઈ શકે છે અથવા આ વેરિયેબલ નક્કી કરવા માટે કેટલાક બેઝીક લો સમજવા જરૂરી છે તે આપેલ r કે જે ઇલેક્ટ્રિક સર્કિટનું સંચાલન કરે છે તેથી આ લો Ω નો લો અને કિર્ચહોફનો કરંટ લો અને કિર્ચહોફનો વોલ્ટેજ લો તરીકે ઓળખાય છે એટલે કે KCL અને KVL અને તે પહેલા Ω નો લો તેથી આ લો ઓ ખરેખર પાયો બનાવે છે જે ઇલેક્ટ્રિક સર્કિટ એનાલીસીસ બનાવે છે તેથી આ વિષયમાં વાસ્તવમાં લો ઉપરાંત કેટલીક સામાન્ય રીતે લાગુ તકનીક ઇલેક્ટ્રિક સર્કિટ એનાલીસીસ નો પણ સમાવેશ થશે આ તકનીકમાં વાસ્તવમાં કરંટ ડિવિઝન વોલ્ટેજ ડિવિઝન શ્રેણી અવરોધ અથવા સમાંતર અવરોધ અને સ્ટારથી ડેલ્ટા અને ડેલ્ટાથી સ્ટાર ટ્રાન્સફોર્મેશન શામેલ છે તેથી આમાં ખાસ કરીને તે બેઝીક લો માં આ લો નો ઉપયોગ જોવા મળશે અને તકનીક જે ફક્ત અવરોધ સર્કિટ સુધી મર્યાદિત છે અને કેટલાક ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા છે તેથી આ કિસ્સામાં DC સર્કિટ તરીકે ઘણા ઉદાહરણો રજૂ કરશે તેથી પ્રથમ આપણે જોઈએ કે સામાન્ય રીતે Ω નો નિયમ ખરેખર મટેરિયલ માં ઇલેક્ટ્રિક ચાર્જના કરંટ નો અવરોધ કરતા r ની કેરેક્ટેરીસ્ટીક છે જો ઇલેક્ટ્રિક ચાર્જના કરંટ નો અવરોધ કરવાનો અર્થ એ છે કે તે બેઝીક રીતે કરંટ નો અવરોધ કરે છે બરાબર તેથી ભૌતિક મિલકત અથવા કરંટ નો અવરોધ કરવાની ક્ષમતા અવરોધ તરીકે ઓળખાય છે તેથી કોઈપણ મટેરિયલ માટે તેની પાસે કેટલીક ભૌતિક મિલકત છે અથવા કરંટ નો પ્રતિરોધ કરવાની ક્ષમતાને અવરોધ તરીકે ઓળખવામાં આવે છે અને તેને સિમ્બોલ r કેપિટલ r આ સિમ્બોલ r દ્વારા રજૂ કરવામાં આવે છે કરંટ અથવા વધુ ખાસ કરીને ઇલેક્ટ્રિક ચાર્જનો કરંટ છે તેથી આ વર્તનને મોડેલ કરવા માટે ઉપયોગમાં લેવાતો સર્કિટ એલિમેન્ટ અવરોધ છે તેથી આ વાસ્તવમાં તે છે જે અવરોધને લગતું છે હવે વિભાવનાત્મક રીતે મટેરિયલ ના અવરોધને સમજીએ જો તે ઇલેક્ટ્રોન્સને ખસેડવાનું વિચારે કે જે ઈલેક્ટ્રીકલ કરંટ બનાવે છે અને જે મટેરિયલ દ્વારા આગળ વધી રહ્યા છે તેના અણુ બંધારણ દ્વારા અવરોધ કરે છે તેથી આ ક્રિયાપ્રતિક્રિયાના r કારણે અમુક માત્રામાં ઇલેક્ટ્રિક એનર્જી થર્મલ એનર્જી માં રૂપાંતરિત થાય છે અને ગરમીના સ્વરૂપમાં વિખેરાઈ જાય છે આ અસર વાસ્તવમાં ઇચ્છનીય નથી પરંતુ જુઓ પરંતુ ઘણા ઉપયોગી ઈલેક્ટ્રીકલ ઉપકરણો અવકાશ હીટર ઇરોન સ્ટોવ અને ટોસ્ટર્સ સહિત અવરોધક ગરમીનો લાભ લે છે તેથી આ તે જેને r કહે છે કે r કે જેને અવરોધની અસર કહે છે બરાબર તેથી જો તે આકૃતિ જુઓ તો આ આકૃતિ 2 1 છે તેથી આકૃતિ 1 a તે એક સમાન ક્રોસ સેક્શન વિસ્તારવાળી મટેરિયલ બતાવે છે A લંબાઈના સેક્શન વિસ્તાર l છે અને અવરોધકતા Ω છે જે Ω મીટર છે બરાબર તેથી આ r છે તેને લાલ શાહીથી ચિહ્નિત કરવાની જરૂર નથી તે સમજી શકાય તેવું છે આ એક r છે જેને કોલ યુનિફોર્મ ક્રોસ સેક્શન નળાકાર આકાર જેવો છે કે તમામ વાયર તે નળાકાર આકાર જેવો દેખાય છે અને આ લંબાઈ l અને તેનો ક્રોસ સેક્શન વિસ્તાર A છે બરાબર તેથી તે ગોળાકાર અને અવરોધકતા ધરાવતી મટેરિયલ rho છે અને આ અવરોધનું સિમ્બોલ છે અને આ કરંટ પ્રવેશ છે તે છે તેથી અવરોધ r પાછળથી જોશે કે અવરોધ અગાઉ જોયું છે પરંતુ ફરીથી જોશે કે અવરોધ એક પેસીવ એલિમેન્ટ છે તેથી તે શોષાય છે તેથી આ કરંટ છે આ 2 ટર્મિનલ છે અને આ અવરોધ R છે અને કરંટ દાખલ થઈ રહ્યો છે અવરોધ પર પોઝીટીવ ટર્મિનલ પર વોલ્ટેજ v છે તેથી કારણ કે તે એક પેસીવ એલિમેન્ટ છે તે શોષી લેશે તેથી એટલા માટે જ તે શા માટે છે તે r શું છે r તે લેવામાં આવે છે અને તે અવાજને લેવામાં આવે છે પણ જો રિવર્સ દિશામાં પણ આ પદ્ધતિ સર્કિટનું સોલ્યુશન કરી શકે છે પરંતુ છેવટે અવરોધ મળશે કારણ કે કરંટ શોષી લે છે તેથી જ આ ઉંધી રીતે લેવામાં આવે છે આ સિમ્બોલ અવરોધ માટે છે બરાબર તો જાણો કે r ભૌતિકશાસ્ત્ર ઇલેકટ્રીસીટી વિષયથી જાણો કે R rho l ભાગ્યા A બરાબર તેથી અવરોધની માત્રા જે મટેરિયલ પર આધારિત હશે તેથી કઈ પ્રકારની મટેરિયલ નો ઉપયોગ કરવામાં આવે છે કે તે સોના ચાંદી એલ્યુમિનિયમ તાંબુ અને અન્ય વસ્તુ પર આધારિત છે તેથી કોપર અને એલ્યુમિનિયમ જેવા સારા વાહક ઓછા અવરોધકતા ધરાવે છે જો ઓછી અવરોધકતા હોય તો r હોય તેઓ શું કહે છે કે તેઓ નીચા r અવરોધ ધરાવે છે બરાબર છે અને તેથી અવરોધના નાના મૂલ્યો ધરાવે છે તેથી તેઓ ઇલેકટ્રીસીટી કરંટ વેરિયેબલ માટે ઉપયોગમાં લેવાતા યોગ્ય વાયરિંગ માટે સારી પસંદગી છે સર્કિટ ડાયાગ્રામમાં કોપર અથવા એલ્યુમિનિયમ વાયરિંગ કોપર અથવા એલ્યુમિનિયમ વાયરિંગને સામાન્ય રીતે અવરોધ તરીકે મોડેલ કરવામાં આવતું નથી જો વાયર લો તો મોડેલિંગ કરી શકાતું નથી તે અવરોધ તરીકે છે કારણ કે વાયરમાં ખૂબ જ નગણ્ય અવરોધ હોય છે તેને અવગણી શકાય છે પરંતુ અવરોધ વાસ્તવમાં કાર્બન અને કેટલાક સંયોજન એલોયથી બનેલું છે તેથી સર્કિટ કનેક્શનમાં તાંબુ અથવા એલ્યુમિનિયમ સામાન્ય રીતે અવરોધ તરીકે મોડેલ કરવામાં આવતું નથી જો વાયરનો અવરોધ 0 હોય તો વાયરનો અવરોધ લેશે બરાબર તેથી વાયરનો અવરોધ સર્કિટના અન્ય એલિમેન્ટ ના અવરોધની તુલનામાં ખૂબ નાનો છે જે વાયરિંગ અવરોધને અવગણી શકે છે તેથી તે પણ નાનું છે તે લગભગ 0 છે તેની ઉપેક્ષા કરશે અને આવા માટે કે આપણું સર્કિટ ડાયાગ્રામ સરળ બનાવવામાં આવશે સર્કિટ અવરોધ નું સંયોજન છે અવરોધ સામાન્ય રીતે મેટાલિક એલોય અને કાર્બન સંયોજનોમાંથી બને છે બરાબર તેથી જ્યારે પ્રથમ વર્ષમાં લેબ જોશો ત્યાં બેરીયર પ્રકારનો રિઓસ્ટેટ દેખાશે બરાબર તેથી અવરોધ માટે સર્કિટ સિમ્બોલ આપવામાં આવ્યું છે આ અવરોધ માટે સર્કિટ સિમ્બોલ અહીં આપવામાં આવ્યું છે અને મેં આ વિશે પણ કહ્યું હતું કે શા માટે તે આ બનાવશે બરાબર તેથી ત્યાં કેટલીક મટેરિયલ છે તે સોના જેવી સામાન્ય રીતે મટેરિયલ માટે ઉપયોગમાં લેવાતી અવરોધકતા છે તે અવરોધકતા છે તે Ω મીટર છે તેથી સોનું 2 45 10 ની પાવર 8 છે તે એક સારા વાહક છે પરંતુ તેનો ઉપયોગ કરી શકતા નથી તે ખૂબ ખર્ચાળ છે ચાંદી પણ 1 64 10 ની પાવર 8 તે એક સારો વાહક છે પરંતુ ચાંદી પણ ખર્ચાળ છે તેને બનાવી શકતી નથી પરંતુ તાંબુ અને એલ્યુમિનિયમ 1 72 10 ની પાવર 8 એક સારો વાહક છે એલ્યુમિનિયમ પણ 2 8 10 ની પાવર 8 છે તે સારા વાહક પણ છે અન્ય વસ્તુ સેમિકન્ડક્ટર છે જો માત્ર ગણતરીના હેતુ માટે વાહક સેમિકન્ડક્ટર અને r ઇન્સ્યુલેટર મટેરિયલ માટે મેં એક ટેબલ આપ્યું છે હવે સિલિકોન 6 4 10 ની પાવર 2 છે તે સેમિકન્ડક્ટર છે કાર્બન પણ 4 4 10 5 છે તે r સેમિકન્ડક્ટર છે અને જર્મેનિયમ 47 10 2 તે સેમિકન્ડક્ટર છે અને માઇકા તે 5 1011 છે તેથી ઇન્સ્યુલેટર આ બધા Ω મીટર Ω મીટર યુનિટ અહીં આપવામાં આવ્યું છે Ω મીટર અને પેપર એક 1010 આ ઇન્સ્યુલેટર છે તેથી કંડક્ટર સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર અને ત્યાં અવરોધકતા મેં લીધી છે તેને મેં અહીં જ સાચવી રાખી છે તેથી હવે Ω તે GS છે Ω વાસ્તવમાં જીવનકાળ 1787 થી 1854 હતો તેથી અહીં જર્મન ભૌતિકશાસ્ત્રીએ વાસ્તવમાં સંબંધ સ્થાપિત કર્યો હતો જે એક અવરોધ માટે કરંટ અને વોલ્ટેજ ને જોડે છે બરાબર તેથી આ જો આ સંબંધને rΩ's law તરીકે ઓળખવામાં આવે તેથી Ω નો નિયમ એ અવરોધ માટે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો બીજગણિત સંબંધ છે તેથી વાસ્તવમાં Ω નો લો જણાવે છે કે એક અવરોધનો વોલ્ટેજ v એ અવરોધ માં વહેતા કરંટ i સાથે સીધો પ્રમાણ છે મારો મતલબ છે કે જો અવરોધ હોય અને કરંટ આ અવરોધ માં વહેતો હોય તો કહો કે આ કરંટ i છે અને અવરોધ પર વોલ્ટેજ v છે તેથી v એ i સાથે પ્રમાણસર છે હવે v Ri જે R ને પ્રમાણસર છે તેને અવરોધ કહેવાય છે તેથી તે r v એ i ને પ્રમાણસર છે એટલે કે આ પ્રકરણ 2 અથવા v IR માટે સમીકરણ 2 2 તેથી સમીકરણ 3 જે 2 3 છે તે Ω ના લો ના સ્વરૂપનું ગાણિતિક સ્વરૂપ છે અવરોધ માટે પ્રમાણસરતાની સ્થિરતાને વ્યાખ્યાયિત કરે છે જો એલિમેન્ટ ની બાહ્ય અથવા આંતરિક સ્થિતિમાં ફેરફાર કરવામાં આવે તો અવરોધ બદલાઈ શકે છે તેથી તે બદલી શકાય છે જો આંતરિક અથવા બાહ્ય વસ્તુઓ તે એલિમેન્ટ માં બદલાય છે ઉદાહરણ તરીકે જો તે તાપમાનમાં વધારો કરે છે તો અવરોધ બદલાય છે તેથી જો ત્યાં તાપમાનમાં ફેરફાર હોય તો R બદલાશે તેથી સમીકરણ 2 3 માં R ના યુનિટમાં માપવામાં આવે છે બરાબર તેથી સમીકરણ 2 3 તેનો અર્થ એ કે આ સમીકરણ આ સમીકરણ 2 3 બરાબર છે તે લખી શકે છે R v i તેનો અર્થ એ છે કે v એ વોલ્ટ છે i એમ્પીયર છે અને R છે તેથી એક Ω 1 વોલ્ટ ભાગ્યા એમ્પીયર તેથી આ એક સમજી શકાય તેવી સરળ બાબત છે આ સમજી શકાય તેવું છે હવે વોલ્ટેજ v ની પોલારીટી અને કરંટ ની દિશા હું આકૃતિ 2 1 b માં બતાવ્યા પ્રમાણે પેસીવ સાઇન સંમેલન સાથે સુસંગત કરીશ 1 b નો અર્થ છે કે આ આકૃતિ છે 2 1 v એ આકૃતિ માં છે મેં કહ્યું કે R એ એક પેસીવ એલિમેન્ટ અવરોધ છે જે પેસીવ એલિમેન્ટ છે અને દાખલ કરંટ પોઝીટીવ લીધો છે અને ધારો કે કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે તેથી તે શોષાય છે અને સમગ્ર વોલ્ટેજ v v iR છે તેથી કે આ તે કન્વેશન છે આ કન્વેશન છે આ આકૃતિ 2 1 b છે જે મેં અગાઉ પણ કહ્યું હતું બરાબર તેથી આમાં r જો ઉચ્ચ કરંટ થી lor પોટેન્શિયલ તરફ કરંટ વહે છે બરાબર v iR તે સાચું છે અને જો કરંટ lor પોટેન્શિયલ થી ઉચ્ચ પોટેન્શિયલ તરફ વહે છે તો v R આનો અર્થ કંઈક આ પ્રકારનો છે મને આ આકૃતિ 2 1 b પર જવા દો બરાબર તેથી તે કરંટ r i આ રીતે બતાવી રહ્યું છે એટલે કે અહીં lor ઊચી પોટેન્શિયલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી જો કરંટ ઉચ્ચ પોટેન્શિયલથી lor પોટેન્શિયલ v iR તરફ વહે છે પરંતુ જો તે lor પોટેન્શિયલ થી ઉચ્ચ પોટેન્શિયલ તરફ કરંટ છે તો v iR હશે તેનો અર્થ છે r તેનો અર્થ છે મને ફક્ત r સમજવા દો તેથી મારો મતલબ છે કે આ એક છે પરંતુ જો આવું થાય જો આવું થાય તો કહો કે આ હું બનાવી રહ્યો છું આ છે આ મારો અવરોધ R છે અને જો કરંટ ની કપાત આની જેમ છે તો આ વોલ્ટેજ v છે તો v iR હશે કારણ કે કરંટ lor પોટેન્શિયલ થી ઉચ્ચ પોટેન્શિયલ તરફ વહે છે બરાબર તેથી તે v iR હશે પરંતુ અંકોનું નિરાકરણ ક્યારે આવશે અને બીજી બાબત એ શોધો કે વાસ્તવમાં અવરોધ પેસીવ એલિમેન્ટ છે તે શોષી લેશે જો v R થાય તો ખબર પડશે કે i નેગેટીવ હશે તેથી આખરે v iR હશે કારણ કે દિશા બરાબર બદલાશે તેથી આ કિસ્સામાં તેથી તેનો અર્થ એ છે કે જો બદલાતા કરંટ ની દિશા તે v iR હશે પાછળથી જ્યારે જુઓ કે KVL સમીકરણ ક્યારે જશે તે જોશે બરાબર તેથી મને આ સમજાવા દો તેથી આ સ્પષ્ટ છે કે જે lor ઊંચું છે અને lor ઉચ્ચ પોટેન્શિયલ માટે છે બરાબર તેથી તે v R છે કારણ કે R નું મૂલ્ય 0 થી અનંત સુધી બદલાઈ શકે છે R 0 થી અનંત હોઈ શકે છે તેથી તેથી R ના 2 આત્યંતિક શક્ય મૂલ્યોને ધ્યાનમાં લેવું જોઈએ કે જ્યારે R અનંત અને જ્યારે R 0 છે તેથી ઉદાહરણ તરીકે સમજૂતી પહેલાં આ સર્કિટ જુઓ ધારો કે આ એક છે આ એક r છે જેને કેટલાક ઇલેક્ટ્રિક સર્કિટ કહે છે જે ફક્ત એક સરળ બોક્સ દ્વારા રજૂ થાય છે બરાબર અને આ ઓપન છે એટલે કે r અનંત એટલે કે કરંટ 0 છે તેથી જ્યારે R અથવા R અનંત તરફ વલણ ધરાવે છે i v R છે તેથી જો R એ I તરફ વળે છે તો તે 0 તે ઓપન સર્કિટ છે બરાબર અને જ્યારે R 0 તેને અન્ય ઇલેક્ટ્રિક એલિમેન્ટ વગર ફક્ત વાયર સાથે જોડે છે તેથી આશરે વાયરના અવરોધને ધ્યાનમાં લેતા નથી તે ઉપેક્ષિત છે તેથી જ્યારે R 0 તેથી r i v R તેથી R 0 નો અર્થ એ છે કે તે શોર્ટ સર્કિટ છે તે એક વિશાળ કરંટ વહેશે અને તે કિસ્સામાં v 0 છે તેથી ઓપન સર્કિટ માટે v છે પરંતુ i એ 0 છે બરાબર જ્યારે r અનંત તરફ વલણ ધરાવે છે પરંતુ જ્યારે તે શોર્ટ હોય ત્યારે શોર્ટ સર્કિટ હોય ત્યારે ધારો કે આ 2 ટર્મિનલ શોર્ટ થઈ ગયા છે તેથી તે બંધ સર્કીટ છે ત્યાં કરંટ ઊચો હશે પરંતુ R 0 પરંતુ v તે જ સમયે v 0 કારણ કે b iR જો R 0 તો v 0 તેથી તેથી જ v 0 શોર્ટ સર્કિટ આ એક ઓપન સર્કિટ છે તેથી તેનો અર્થ એ છે કે જ્યારે I R અનંત મર્યાદા b ભાગ્યા R એ 0 કરશે બરાબર તેથી તે ઓપન સર્કિટ છે જ્યારે i 0 તેવી જ રીતે જ્યારે b iR જ્યારે તે શોર્ટ સર્કિટ હોય ત્યારે છે બરાબર તેથી R 0 તરફ વળે છે v 0 પરંતુ i શોર્ટ સર્કિટ માટે 0 નથી તે વાસ્તવમાં ફોલ્ટમાં હશે તે મોટી માત્રામાં કરંટ વહન કરશે અને જો શોર્ટ સર્કિટ થાય તો r ઈલેક્ટ્રીકલ ઉપકરણો અથવા એલિમેન્ટ ને પણ નુકસાન થશે બરાબર તેથી આ શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ માટે r 2 કેસ છે ઓપન સર્કિટનો અર્થ અવરોધ અનંત છે શોર્ટ સર્કિટનો અર્થ અવરોધ 0 છે બરાબર હવે 3 ને દરેક અને દરેક વસ્તુને સિમ્બોલ તરીકે પણ સમજવી પડશે તેથી એક અવરોધ કાં તો તે ક્યાં તો ફિક્સ્ડ અવરોધ અથવા વેરિયેબલ પ્રકારના હોઈ શકે છે બરાબર તેથી ત્યાં 3 જુદા જુદા સિમ્બોલો બતાવવામાં આવ્યા છે આ વાસ્તવમાં આ નિશ્ચિત પ્રકાર છે આ 2 ટર્મિનલ છે તેથી આ એક નિશ્ચિત અવરોધ છે r કહો કે આ એક નિશ્ચિત અવરોધ છે હવે આ કિસ્સામાં જ્યારે પણ તે તીરથી કાપવામાં આવે ત્યારે આ એક વેરિયેબલ અવરોધ છે બરાબર તેથી આ વાસ્તવમાં વેરિયેબલ અવરોધ છે તેથી પ્રથમ વર્ષની પ્રયોગશાળા ક્યારે થશે તે જ ટર્મિનલમાં નિશ્ચિત અથવા વેરિયેબલ અવરોધ જોશે 3 3 પોઇન્ટ જો તે અવરોધના બંને છેડે અવરોધને મળશે તે નિશ્ચિત મૂલ્ય છે પરંતુ એક પોઈન્ટ એ છે નિશ્ચિત પોઈન્ટ અન્ય એક વેરિયેબલ પોઈન્ટ છે જ્યારે પ્રથમ વર્ષ પ્રયોગશાળા કરશે જ્યારે બેરીયર પ્રકારના રિઓસ્ટેટ ના જોશે અને ત્રીજું આ એક અને વાઇપર છે આ એક પણ વેરિયેબલ છે પરંતુ આ આ પોટેન્ટીયોમીટર નું સિમ્બોલ છે કદાચ r માં r માં ભૌતિકશાસ્ત્ર લેબમાં કદાચ તે જોયું હશે બરાબર આ એક પોટેન્ટીયોમીટર છે તેથી આ ત્રીજું છે પોટેન્ટીયોમીટર અથવા શોર્ટ પોટનું સિમ્બોલ છે તેથી આ એક પોટેન્ટીયોમીટર છે અને આ વેરિયેબલ અવરોધ છે જ્યારે પણ તીર બનાવવાનો અર્થ થાય છે કે આ વેરિયેબલ સૂચવે છે પરંતુ આ એક નિશ્ચિત છે તેથી આ સિમ્બોલો છે તેથી બધું અહીં લખાયેલું છે તેથી તેને ફરીથી યોગ્ય રીતે ન કહેવું અત્યારે તે અહીં શું ઉલ્લેખ કરે છે કે બધા અવરોધો તે બધા અહીં છે કે બધા અવરોધો ખરેખર Ω ના લો નું પાલન કરતા નથી ખરું કારણ કે તે કિસ્સામાં અવરોધક નોન લીનીયર હોઈ શકે છે તે r Ω ના લો નું પાલન કરતું નથી તેથી એ એક અવરોધ છે કે જે હંમેશા પાલન કરે છે Ω નો નિયમ લીનીયર અવરોધ તરીકે ઓળખાય છે તેથી મેં આ બધાને રેખાંકિત કર્યા છે એક અવરોધ જે Ω ના લો નું પાલન કરે છે તેને લીનીયર અવરોધ તરીકે ઓળખવામાં આવે છે તેથી લીનીયર અવરોધનો સતત અવરોધ હોય છે અને તેની કરંટ વોલ્ટેજ કેરેક્ટેરીસ્ટીક શૂન્યમાંથી પસાર થતાં બતાવ્યા પ્રમાણે લીનીયર છે જો જુઓ કે આ એક લીનીયર અવરોધ કેરેક્ટેરીસ્ટીક છે તો તેનો ઢાળ R છે તે મૂળમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે આ નીચે મુજબ Ω ના લો ને અનુસરે છે ખરું કારણ કે તે એક લીનીયર કેરેક્ટેરીસ્ટીક છે પણ આ કેરેક્ટેરીસ્ટીક v ગુણ્યા i તે કોઈ સીધી રેખા નથી તે કોઈ પ્રકારની કર્વ લીનીયર જેવી વસ્તુ છે બરાબર તેથી તેથી અવરોધ તેઓ Ω ના લો નું પાલન કરતા નથી તેને નોન લીનીયર અવરોધ તરીકે ઓળખવામાં આવે છે તેથી નોન લીનીયર અવરોધનો અવરોધ વાસ્તવમાં કરંટ અને લાક્ષણિક કરંટ વોલ્ટેજ કેરેક્ટેરીસ્ટીક સાથે બદલાય છે આ લાક્ષણિક કરંટ વોલ્ટેજ કેરેક્ટેરીસ્ટીક છે ઉદાહરણ તરીકે r લાઇટ બલ્બ અને ડાયોડ નોન લીનીયર અવરોધવાળા ઉપકરણોના ઉદાહરણો છે તેથી મારો મતલબ છે કે કોઈપણ ઉપકરણોનું પાલન કરે છે મારો મતલબ છે કે તે r law ના લો નું પાલન કરે છે તે એક અવરોધ છે જે તે એક લીનીયર અવરોધ કહે છે જો તે ન હોય તો તે નોન લીનીયર અવરોધ સરળ વસ્તુ છે બરાબર તો આ લીનીયર અવરોધની iv કેરેક્ટેરીસ્ટીક છે પ્રથમ નોન લીનીયર અવરોધની કેરેક્ટેરીસ્ટીક છે બરાબર હવે સર્કિટ એનાલીસીસ માં સર્કિટમાં હંમેશા અવરોધ R ની એક વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે તેનો અર્થ છે કે તે વાહકતા તરીકે ઓળખાય છે અવરોધનો વ્યસ્ત વાહકતા તરીકે વ્યાખ્યાયિત છે ઉદાહરણ તરીકે જો G 1 R R જાણે છે કે b b iR b iR પછી 1 R i v તો તેથી જ G i v બરાબર તેથી વાહકતા G વાસ્તવમાં એક એલિમેન્ટ કેવી રીતે કરંટ નું સંચાલન કરશે તેનું માપ છે આ વાસ્તવમાં વિચાર છે તેથી વાહકતા G એ એક માપદંડ છે કે કેવી રીતે એલિમેન્ટ r કરંટ નું સંચાલન કરશે તેથી વાહકતાનું યુનિટ mho અથવા સિમેન્સ છે તેથી વાસ્તવમાં Ω એ અવરોધ અવરોધનું યુનિટ છે તેથી તે પરસ્પર છે તેથી જ તેનો અર્થ mho અથવા સિમ્બોલ પણ બરાબર વિરુદ્ધ અથવા સિમેન્સ છે ટૂંકમાં તે s છે જે વાહકતાનું r યુનિટ છે તેથી 1 સિમેન્સ 1 mho 1 એમ્પીયર ભાગ્યા વોલ્ટ આ એક વાહકતા i એમ્પીયર v વોલ્ટ છે તેથી એમ્પીયર ભાગ્યા વોલ્ટ તેથી 1 સિમેન્સ 1 mho 1 એમ્પીયર ભાગ્યા વોલ્ટ આ શરૂઆતથી મેં આ વસ્તુ ખૂબ જ જાણીતી છે કે જેથી કંઇપણ આશાપૂર્વક છોડવામાં આવશે નહીં ખરું તેથી આમ વાહકતા એ એલિમેન્ટ ની ઈલેક્ટ્રીકલ કરંટ વેરિયેબલ ક્ષમતા છે તેથી આ જ કારણ છે કે મેં અહીં રેખાંકિત કર્યું છે વાહકતા એ એલિમેન્ટ ની ક્ષમતા છે જેમાં ઇલેક્ટ્રિક કરંટ વહે છે હવે સમીકરણ 7 બરાબર સમીકરણ 2 7 થી જો આ સમીકરણ i Gv આ સમીકરણમાંથી બરાબર તેથી આ સમીકરણથી વાસ્તવમાં i કંડકટનસ voltage Gv હવે એક અવરોધ દ્વારા વિખરાયેલાને p ni vi તરીકે વ્યક્ત કરી શકાય છે બરાબર હું અહીં પેન દ્વારા લખતો નથી તે સમજી શકાય તેવું p vi અને v iR છે તેથી અહીં હું v iR મુકું છું તેનો અર્થ એ છે કે તે R છે બરાબર v2 R કારણ કે i vR આ એક જો હું લખું તો પકડી રાખો તેથી આ વાસ્તવમાં R છે તેથી i પણ હવે લખી શકે છે i vR તેનો અર્થ છે v2 R2 2 R તે આ એક v2 R બરાબર તેથી i r જેને v2 i2 R v2R કહે છે તો ચાલો હું આને સમજાવું બરાબર તેથી આનો અર્થ એ છે કે પી તેનો અર્થ એ કે R હંમેશા પોઝીટીવ હોય છે અને તે v2 છે તેથી અવરોધમાં નુકસાન હંમેશા પોઝીટીવ હોય છે તે શોષાય છે ખરું ખૂબ જ સરળ વસ્તુ પરંતુ આ સમજવાનો પ્રયત્ન કરવો પડશે બરાબર તેથી p vi એક અવરોધ એક પેસીવ એલિમેન્ટ છે જે તે શોષી લે છે અને R કોઈપણ સર્કિટ લેવા માટે હંમેશા પોઝીટીવ છે R પોઝીટીવ છે અને તે v2 છે જે v અથવા 2 હોઈ શકે તે હંમેશા પોઝીટીવ છે તેથી p v2 R હંમેશા તે પોઝીટીવ હોય છે જ્યાં R હંમેશા પોઝીટીવ હોય છે તેનો અર્થ છે તે શોષાય છે એ જ રીતે અન્ય લોકો પણ p vi લખી શકે છે હવે તે v છે પરંતુ વાહકતાના સંદર્ભમાં i G v તે v2 G છે બરાબર અથવા જો તે હોય તો તે બનાવી શકે છે G કારણ કે v r શું કહે છે r i Gv બરાબર i Gv તેથી v સમાન છે i Gv તેથી v i G દ્વારા જો અહીં અવેજી v r i ભાગ્યા G હું તેને માત્ર એક લાઇન માટે બનાવી રહ્યો છું તેથી જો તે v r ah r છે જે ફક્ત 1 મિનિટમાં કહે છે માફ કરશો આ i r G rv છે તેથી v r i by G તેથી v i by G અવેજી છે i2 G2 2 G જે r ભાગ્યા G છે તેથી આ G છે તેથી હવે મને તેને સમજાવા દો બરાબર તેથી અહીં પણ તે v2 i2 છે અહીં મારો મતલબ છે કે G પોઝીટીવ લેવામાં આવે છે તે અવરોધનો વ્યસ્ત છે તેથી વાહકતા હંમેશા પોઝીટીવ હોય છે તે v2 2 અથવા i2 2 હોય છે પોઝીટીવ કે નેગેટીવ મૂલ્ય ગમે તે હોય vi વાંધો નથી જો આ p હંમેશા પોઝીટીવ હોય ખરું તેનો અર્થ એ છે કે તે બતાવે છે કે r જે અવરોધમાં વિખેરાઈ જાય છે તેને શું કહે છે વાસ્તવમાં તે શોષાય છે ખરું અવરોધ એ કરંટ અથવા વોલ્ટેજ નું નોન લીનીયર ફંક્શન છે આ તે એક પરવલય પ્રકારનો p છે i2 R v2R or p v2 G or i2G તે પરવલય પ્રકારનાં ફંક્શન છે બરાબર તેથી તે ગ્રાફ હશે આ સાઇડ ગ્રાફ i અથવા v હશે આ તે પેરાબોલિક ફંક્શન છે જે મેં બરાબર દોર્યું છે તેથી કારણ કે અવરોધ r અને વાહકતા G છે તો માત્ર એટલું જ કહીશ કે તે પોઝીટીવ યોગ્ય માત્રા છે જે અવરોધમાં વિખેરાઈ જાય છે તે હંમેશા પોઝીટીવ હોય છે મેં કહ્યું કે આમ એક અવરોધ હંમેશા શોષાય છે તે સર્કિટમાંથી શોષાય છે બરાબર આ વિચારની પુષ્ટિ કરે છે કે અવરોધ પેસીવ એલિમેન્ટ છે અને તે ઊર્જા ઉત્પન્ન કરવામાં અસમર્થ છે આ માટે ખૂબ જ જરૂરી છે આ વિડીયો જ્યારે સાંભળશે બરાબર જુઓ કે શું શું ચર્ચા કરી છે બરાબર હવે આ Ω લો સુધી અને આ બાબત હવે આપણે એક નાના ઉદાહરણ પર આવીએ ખરું ઇલેક્ટ્રિક હીટર 4 એમ્પીયર અને 240 વોલ્ટ પર દોરે છે તેથી તે અવરોધ છે તે શોધો R v iR જાણો તેથી R v ભાગ્યા i v 240 અને i 4 તેથી 60 Ω અવરોધ છે આકૃતિ 2 6 માં દરેક સર્કિટમાં બીજું નાનું ઉદાહરણ જોઈએ તેથી આ 3 સર્કિટ છે ત્યાં v અથવા i ની કિંમત જાણીતી નથી Ri એ દરેક અવરોધમાં વિખરાયેલા v અને i b ના મૂલ્યોને શોધવાનું છે તેથી v અથવા i v અથવા i શોધવું પડશે જે તે જાણીતું છે તે અજ્ઞાત છે અજ્ઞાત માત્રાને શોધવા પડશે હવે આ સર્કિટ જુઓ કરંટ સ્રોત એક એમ્પીયર છે ખરું અને આ છે r આ છે આ કરંટ પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશી રહ્યો છે તેથી v iR તેથી i એક એમ્પીયર અને R 8 છે તેથી તે v 8 વોલ્ટ હશે અને તે r કરંટ છે પોઝીટીવ ટર્મિનલમાં પ્રવેશ કરે છે જે ઉચ્ચ પોટેન્શિયલ થી lor પોટેન્શિયલ તરફ વહે છે તેથી તે પોઝીટીવ રહેશે તેથી v iR તેથી તે એક 8 તેથી v 1 8 8 વોલ્ટ છે હવે બીજો કિસ્સો છે હું આશા રાખું છું કે હું તેને પેન દ્વારા ચિહ્નિત કરી રહ્યો નથી મને લાગે છે કે તે સરળ વિચાર છે તેથી તે સમજી શકાય તેવું છે ખરું આ એક એમ્પીયરનો અર્થ છે કે આ કરંટ છે આ એક એમ્પીયર આ સર્કિટમાંથી વહે છે મારો મતલબ મને આ i 1 એમ્પીયર માટે એક વસ્તુ બનાવવા દો તેથી કરંટ વહે છે જેમ કે આ કરંટ વહે છે આ એક એમ્પીયર કરંટ આ રીતે વહે છે આ વાસ્તવમાં તેને આ i બતાવી રહ્યું છે તેથી આ i એક એમ્પીયર આ તે છે જે અહીં બતાવવામાં આવ્યું છે બરાબર તેથી મને મને તે સમજાવા દો એ જ રીતે ફક્ત પકડી રાખો એ જ રીતે આ mho છે આ વાસ્તવમાં આ મૂલ્ય છે G આપવામાં આવ્યું છે આ 0 1 mho G છે વાહકતા આપવામાં આવી છે બરાબર તેથી આ વાસ્તવમાં G 0 1 mho વાહકતા સર્કિટ દ્વારા આપવામાં આવે છે બરાબર તેથી તેથી આ કિસ્સામાં એક વોલ્ટેજ આપવામાં આવે છે r 100 100 વોલ્ટ જે 100 વોલ્ટ છે તેથી તે શોધવાનું છે કે કરંટ શું છે તો મને આને સમજાવા દો બરાબર ને તેથી આ કિસ્સામાં ફક્ત પકડી રાખો આ કિસ્સામાં r i વાસ્તવમાં આ વિચારો i Gv i G v તેથી તે G છે 0 1 અને તે 100 છે i 10 એમ્પીયર બરાબર તેથી તે i Gv છે હવે બીજી વસ્તુ એ છે કે વાસ્તવમાં r જેને આ 50 વોલ્ટ કહે છે અને આ 25 Ω અવરોધ છે પરંતુ જુઓ કે આમાં ખરેખર વહેતો કરંટ નો અર્થ એ છે કે ટર્મિનલમાં પ્રવેશે છે KVL સમીકરણ પર આવશે ત્યારે આ બાબતો પછીથી સરળ બનશે પરંતુ શરૂઆતથી જ લખો કરંટ તેમાં દાખલ થઈ રહ્યું છે તેનો અર્થ એ છે કે કરંટ r ઉચ્ચ પોટેન્શિયલ થી વહે છે આ વસ્તુ ઉચ્ચ પોટેન્શિયલ થી આ પોટેન્શિયલ છે બરાબર તેથી આ કિસ્સામાં જો આના પર આવો કે તેનો અર્થ એ કે r વોલ્ટેજ વધવાની દિશા છે તેથી 25 અવરોધ અને વોલ્ટેજ ની દિશા અવરોધ તરફ વધે છે તેથી i 50 બાય 25 2 એમ્પીયર બરાબર તેથી કારણ કે આ r ની દિશામાં છે વોલ્ટેજ વધે છે તેથી તેથી જ નેગેટીવ સંકેત આવ્યો છે તેથી તે r i 50 બાય 25 છે જે 2 r એમ્પીયર છે બરાબર તેથી આ વાસ્તવમાં વોલ્ટેજ સ્રોત છે બરાબર આ એક વોલ્ટેજ સ્રોત છે તેથી તે ઉચ્ચ r થી વોલ્ટેજ r માં છે જે વોલ્ટેજ વધવાની દિશામાં છે કારણ કે તે નો સામનો કરશે પ્રથમ એક KVL છે તે સમયે વસ્તુઓ સરળ હશે તેથી આ તે 2 એમ્પીયર છે હવે છેલ્લો b ભાગ r ભાગ b છે આ વસ્તુ અહીં દરેક અવરોધમાં વિખેરાઈ ગઈ છે જોયું છે કે કરંટ એક એમ્પીયર છે અને તે r છે જેને R 8 કહે છે તેથી પ્રથમ કિસ્સામાં તે v2 ભાગ્યા R છે જે અવરોધ 8 Ω દ્વારા શોષાય છે તેથી કૌંસ માં હું આ 8 Ω લખી રહ્યો છું એટલે કે 8 Ω અવરોધ v2 ભાગ્યા R દ્વારા શોષાય છે તેથી i એ 1 1 2 R 8 છે વાસ્તવમાં તે 8 વોટ છે તે 64 બાય 8 છે 8 વોટ i2 પણ 12R 8 તેથી તે 8 વોટ છે તે સમજી શકાય તેવું છે એ જ રીતે તે બીજો સર્કિટ કે ત્યાં G r 0 1 Ω છે આ G ખરેખર છે 0 1 mho અને વોલ્ટેજ 100 વોલ્ટ છે તેથી આ કિસ્સામાં જોઈ શકાય છે કે બેઝીક રીતે તે એક અવરોધ છે i 10 એમ્પીયર છે તેથી G ભાગ્યા 10 2 0 તેથી તે સમાન વસ્તુ v2 G v એ 100 વોલ્ટ છે અને G 100 2 G 0 1 છે છેવટે તે 1000 વોટ બનશે બરાબર એ જ રીતે r 25 Ω એટલે કે આ સર્કિટ આ સર્કિટ 25 Ω અવરોધ છે બરાબર કરંટ ગમે તે હોય તે વાંધો નથી બરાબર તેથી તેv2 ભાગ્યા R છે 50 2 દ્વારા 25 અને પણ R i 2 2 25 તેથી આખરે 100 મેં જે કહ્યું તે કરંટ ની દિશા અથવા વોલ્ટેજ ની પોલારીટી ગમે તે હોઈ શકે તે અવરોધ દ્વારા શોષાય છે અવરોધ શોષી લે છે તે નિશાની હંમેશા પોઝીટીવ રહેશે તેથી આ રીતે આ બધા કિસ્સાઓમાં તે જોઈ શકે છે કે તે 8 વોટ હજાર વોટ અથવા 100 વોટ બધા કેસો અવરોધ વાસ્તવમાં શોષી લે છે આ બીજી નાની વસ્તુ છે જે આકૃતિ 2 7 કરંટ i વાહકતા G અને p કરતાં સરળ સર્કિટ બતાવે છે તેથી તે 30 વોલ્ટનો સ્રોત છે અને અહીં એક અવરોધ છે અને તે 5 Ω અવરોધ છે અને આ r માં વહેતો કરંટ i બરાબર છે તેથી આ કિસ્સામાં વોલ્ટેજ અહીં કોઈ અન્ય એલિમેન્ટ નથી બરાબર કોઈ અન્ય એલિમેન્ટ નથી તેથી આ 30 વોલ્ટ છે તેનો અર્થ એ કે માત્ર r સમજવા માટે આ વોલ્ટેજ 30 વોલ્ટ છે તેથી આ એટલે કે આ છે તેથી આ વોલ્ટેજ ગમે તે છે મતલબ કે આ પણ છે આ 30 વોલ્ટનો અર્થ એ છે કે સમાન વોલ્ટેજ આ r અવરોધ પર પ્રભાવિત થશે તેનો અર્થ એ કે v r 30 વોલ્ટ હશે બરાબર સમાન વોલ્ટેજ છે તેથી સમજી શકાય તે ખૂબ જ સરળ વસ્તુ છે આ છે તેથી અહીં કોઈ અન્ય એલિમેન્ટ નથી તેથી અને તેથી અહીં જે પણ વોલ્ટેજ છે તે જ વોલ્ટેજ અહીં છે કારણ કે અન્ય કોઈ એલિમેન્ટ નથી તેથી પછીથી કોઈ વોલ્ટેજ ડ્રોપ નથી આ જોશે તેથી v 30 વોલ્ટ હશે તો મને આ સમજાવા દો બરાબર તો તો પછી શું થશે પછી કરંટ શું હશે તેથી કરંટ i vR 30 બાય 5 6 એમ્પીયર હશે તેથી વાહકતા G 1R છે તેથી 1 બાય 5 તેથી 0 2 mho કારણ કે વ્યસ્ત થશે તેથી v i 30 6 તેથી 180 વોટ આ ગણતરી કરી શકે છે અથવા p R કે જે 62 2 i છે i એ 6 એમ્પીયર છે આ 6 એમ્પીયર 62 2 5 ની ગણતરી કરી છે તેથી 180 વોટ અથવા p r v2 G એટલે કે r 30 v 30 વોલ્ટ છે તેથી 30 2 0 2 કે જે 180 વોટ પણ છે જે રીતે r ની ગણતરી કરી શકાય છે પરંતુ એક અવરોધ છે તેથી તે શોષાઈ જશે તેથી આ તમામ કેસોની નિશાની પોઝીટીવ છે